J અને CTOD વચ્ચેનો સંબંધ તમે જાણો છો કે છેલ્લા ક્લાસમાં આપણે J ઇન્ટિગ્રલ અને CTOD વચ્ચેના સંબંધને જોયો હતો આપણે હમણાં જ અંતિમ એક્સપ્રેશન તરફ ધ્યાન આપ્યું છે તે ઇન્ટરલેશનશીપ કેવી રીતે મેળવવો તે આપણે જોઈશું આપણે ડગડેલના Dugdale's ઉપજ સ્ટ્રીપના મોડેલ ઉપર જઈએ છીએ અને આ ક્રેકનું કાલ્પનિક વિસ્તરણ છે અને આ ખૂબ જ અતિશયોક્તિભર્યું છે તમારે વિચારવું પડશે કે આ ઊંચાઈ ખુબજ ઓછી છે તે લગભગ dy ઇક્વલ ટુ 0 કહી શકાય છે અને જો તમે J અને CTOD વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માંગતા હોવ તો સ્ટ્રીપ યીલ્ડ ઝોનની સીમા ઉપર રૂપરેખા લો અને રૂપરેખા અહીં બતાવવામાં આવી છે સ્પષ્ટતા માટે મેં એક રૂપરેખા લીધી છે તે સહેજ વિસ્થાપિત છે તે ખરેખર સ્ટ્રીપ યીલ્ડ મોડેલની ખૂબ નજીક છે માટે તમે એક ક્રેક ફેસથી શરૂઆત કરો છો અને બીજા ક્રેક ફેસમાં સમાપ્ત થાઓ છો અને આ તે રૂપરેખા છે જે તમારી પાસે છે અને આપણે જાણીએ છીએ કે J ઇન્ટિગ્રલની વ્યાખ્યા માટે J ઇક્વલ ટુ ઇંટીગ્રેટ ઓવર ધ કોન્ટર તરીકે આપવામાં આવી છે પ્રથમ શબ્દ સ્ટ્રેઇન એનર્જી ડેન્સિટી U dy માઇનસ Tin ડાઉ ui બાય ડાઉ x ઇનટુ ds સાથે સંબંધિત છે તેથી આ કામ કરે છે તમારી પાસે સ્ટ્રેસ વેક્ટર અને તેને અનુરૂપ ડિસ્પ્લેસમેંટ છે અને મેં અગાઉ જણાવ્યું તેમ જો પ્લાસ્ટિક ઝોનની હદ CTOD કરતા ઘણી વધારે હોય તો CTOD એ આ અંતરના ડેલ્ટા સિવાય બીજું કશું જ નથી અને આ પ્લાસ્ટિક ઝોનની હદ છે આની સરખામણીમાં ડેલ્ટા ખૂબ જ નાનો છે તે ખૂબ જ અતિશયોક્તિભર્યું ચિત્ર છે જો આપણી પાસે તે પ્રકારની પરિસ્થિતિ હોય તો dy ઇક્વલ ટુ 0 છે તેથી જ્યારે dy 0 હોય ત્યારે J ઇન્ટિગ્રલમાં આ શબ્દ 0 ઉપર જાય છે અને J ઇન્ટિગ્રલ સરળતાથી બની જાય છે મારી પાસે ટ્રેક્શન છે જે સિગ્મા yy સિવાય બીજું કશું જ નથી જે કોમ્પ્રેસિવ છે તેથી માઇનસ ઓફ માઇનસ પ્લસ ઇનટુ ડોઉ uy ડિવાઇડેડ બાય ડાઉ x ઇનટુ ds થાય છે તેથી આ તે છે જેનું મારે મૂલ્યાંકન કરવાનું છે ધ્યાનમાં રાખો કે આ રૂપરેખા ક્રેકની સપાટીની ખૂબ નજીક છે સ્પષ્ટતા માટે તે થોડા અંતરે બતાવવામાં આવ્યું છે ક્રેક ફેસ કોમ્પ્રેસિવ લોડને આધિન હોય છે હકીકતમાં તેને રૂપરેખા ઉપરના ટ્રેક્શન તરીકે લેવામાં આવે છે તો મારી પાસે આ જ છે મારે આ જથ્થાનું મૂલ્યાંકન કરવું પડશે અને તે કરવા માટે તમે સ્ટ્રીપ યીલ્ડ ઝોનની ટોચ ઉપર મૂળ સાથે નવી ઇંટીગ્રેશન પ્રણાલીને વ્યાખ્યાયિત કરો છો હું અહિંયા x બરાબર 0 લઉં છું અને x 0 થી ડેલ્ટા a ઉપર જાય છે અને હું નાના x ને ડેલ્ટા a માઇનસ કેપિટલ X તરીકે વ્યાખ્યાયિત કરું છું તેને આકૃતિમાં કેપિટલ X તરીકે દર્શાવવામાં આવ્યું છે તેથી જ તેને તે ફેશનમાં લેવામાં આવે છે તેથી હું આખરે J ઇક્વલ ટુ 2 ટાઇમ ઇન્ટિગ્રલ 0 ટુ ડેલ્ટા a સિગ્મા yy d uy બાય dx ઇનટુ dx આપું છું અને જો તમે જોશો તો 2 uy શું છે કોઈ પણ સ્થિતિમાં ડેલ્ટા સિવાય બીજું કશું જ નથી ડેલ્ટા ખરેખર ડિસ્પ્લેસમેંટ uy ના મૂલ્ય કરતા બમણું છે તેથી જો હું તે ઓળખનો ઉપયોગ કરું છું તો મને એક સરળ ઇક્વેશન J ઇક્વલ ટુ 0 ટુ ડેલ્ટા સિગ્મા ys ઇનટુ d ડેલ્ટામાં મળે છે અને તમે જાણો છો કે જ્યારે તમે મર્યાદાઓ મૂકો છો ત્યારે તે ડેલ્ટામાં સિગ્મા ys ની બરાબર J જેટલું ઘટી જાય છે હકીકતમાં આ તે છે જેને આપણે છેલ્લા ક્લાસમાં ઇન્ટરલેશનશીપ તરીકે જોયું હતું અને હવે આપણે આ ઇન્ટરલેશનશીપ કેવી રીતે મેળવવો તેના તરફ ધ્યાન આપ્યું છે જો તમે લીટરેચર ઉપર નજર નાખો તો એક સામાન્ય સોલ્યુશન અથવા J અને ડેલ્ટા વચ્ચેનો સામાન્ય સંબંધ m ટાઈમ સિગ્મા ys ડેલ્ટા ઇક્વલ ટુ J તરીકે આપવામાં આવ્યો છે અને આ વિશિષ્ટ કિસ્સા માટે તમારી પાસે m ઇક્વલ ટુ 1 છે સ્ટ્રીપ યીલ્ડ મોડેલ પ્લેન સ્ટ્રેસ અને નોન સ્ટ્રેનિંગ હાર્ડનિંગ મટિરિયલ છે તેથી જ તમારી પાસે સિગ્મા ys સમાન તરીકેનું ટ્રેક્શન છે આપણે એનાલિસીસમાં બિલકુલ સ્ટ્રેઇન હાર્ડનિંગ લાવી રહ્યા નથી જુઓ જો તમે ખરેખર ડુગડેલના સ્ટ્રીપ યીલ્ડ મોડેલને જુઓ તો તે ખૂબ જ સરળ પદ્ધતિ છે પરંતુ ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર એનાલિસીસમાં તેનો ખૂબ જ સારો ઉપયોગ જોવા મળે છે લોકોએ તેમાંથી CTOD થી સંબંધિત ખ્યાલ વિકસિત કર્યો છે આના આધારે તમારી પાસે J અને CTOD વચ્ચે ઇન્ટરલેશનશીપ છે પાછળથી લોકોએ પણ નિષ્ફળતા આકારણી આકૃતિ તરીકે ઓળખાતી આકૃતિ વિકસાવી છે અને સ્ટાર્ટિંગ પોઇન્ટ ડુગડેલના મોડેલમાંથી હતું તેથી તમને અહીં જે મળે છે તે J ઇક્વલ ટુ સિગ્મા ys ડેલ્ટા છે જે તમને ડગડેલ ઉપજ સ્ટ્રીપ મોડેલમાંથી મળે છે પરંતુ એક સામાન્ય સંબંધ તમારી પાસે એક ફેક્ટર હોઈ શકે છે જે વાસ્તવિક ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં એક કરતા અલગ હોઈ શકે છે અને છેલ્લા ક્લાસમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વિવિધ ફ્રેક્ચર પેરામીટર્સ વચ્ચે ઇન્ટરલેશનશીપ છે તે વાત ઉપર લોડ મૂકવા માટે આની ફરીથી ચર્ચા કરવામાં આવી છે તેથી તમારે જે જોવાનું રહેશે તે એ છે કે નાના પાયે જે પણ ફ્રેક્ચર પેરામીટર્સ આપણે અગાઉ જોયા છે તે J પણ ઉપજ આપે છે જેમ કે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર K CTOD સાથે સંબંધિત છે તે ડેલ્ટા છે અને આપણે એનર્જી રિલીઝ્ડ રેટ અને સ્ટ્રેસની ઇન્ટેન્સિટીના ફેક્ટર વચ્ચેનો ઇન્ટરલેશનશીપ પણ વિસ્તૃત રીતે જોયો છે આ સંબંધથી પણ તમે G અને ડેલ્ટા વચ્ચેની ઓળખ શોધી શકો છો તે સિગ્મા ys ડેલ્ટા ઇક્વલ ટુ G છે અને આપણે તાજેતરમાં સિગ્મા ys ડેલ્ટા ઇક્વલ ટુ J પણ સ્થાપિત કર્યો છે અને તેમ છતાં લિનિયર કિસ્સા માટે એનર્જી રીલીઝ રેટ G ઇક્વલ ટુ J છે તેથી લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સની મર્યાદામાં જો આપણે J G CTOD અને સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર જેવા પેરામીટર્સ જોયા છે તે બધાં જ પરસ્પર સંકળાયેલાં છે તેથી આ એક પ્રકારનો આત્મવિશ્વાસ આપે છે કે ફ્રેક્ચર વર્તણૂકને સમજવાનો સ્ટાર્ટિંગ પોઇન્ટ અલગ હોવા છતાં તે બધા ચોક્કસ પ્રકારના ઇન્ટરલેશનશીપ તરફ એકરૂપ થાય છે તે LEFM ની મર્યાદામાં ક્રેક કેવી રીતે વર્તે છે તે વિશેની અમારી સમજમાં કેટલીક આંતરિક સુસંગતતા છે LEFM માં ગાણિતિક વિકાસ તમે EPFM માં જે જુઓ છો તેના કરતા વધારે શુદ્ધ છે આપણે જોયું છે કે KI જે K IC બને છે તમારી પાસે ફ્રેક્ચરની મજબૂતી છે અને પછી તમારી પાસે પણ G બને છે G IC અથવા J જે J IC બને છે આવી જ રીતે લોકોએ CTOD ના નિર્ણાયક મૂલ્યને પણ ઓળખી કાઢ્યું છે તેથી તમે COD ઉપર આધારિત ફ્રેક્ચર માપદંડ પણ ધરાવી શકો છો કારણ કે તેનો ઉપયોગ CTOD અથવા COD બંને રીતે થાય છે અને આ બાબત ક્યારે મહત્ત્વની બની જાય છે જ્યારે પ્લાસ્ટિક ડિફોર્મેશન પ્રિસીડ્સ ફ્રેક્ચર નોંધપાત્ર થાય છે ત્યારે ફ્રેક્ચર પ્લાસ્ટિકની સ્ટ્રેઇનની માત્રા દ્વારા નિયંત્રિત થાય છે જુઓ કે તમે COD ની જરૂરિયાત ઉપર ધ્યાન આપો છો જ્યારે તમે ક્રેકની નજીકમાં નોંધપાત્ર રીતે વિકસિત પ્લાસ્ટિક સ્ટ્રેઇન ધરાવો છો ત્યારે લોકો ફ્રેક્ચર મિકેનિક્સના ખ્યાલોને વિસ્તૃત કરવા માગે છે જ્યારે તમારી પાસે મોટો પ્લાસ્ટિક ઝોન હોય ત્યારે LEFM એપ્લિકેબલ નથી તમારે બીજો વિકલ્પ શોધવો પડશે અને જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એ છે કે પ્લાસ્ટિક સ્ટ્રેઇનની માત્રાનું માપ એ COD સિવાય બીજું કશું જ નથી તે ખરેખર CTOD છે કારણ કે આપણે જોયું છે કે પ્લાસ્ટિકની ડિફોર્મેશનને કારણે ક્રેક લાંબી લંબાઈ બનાવી શકાય છે અને મૂળ ફિઝિકલી ક્રેકમાં તેના કારણે ડિસ્પ્લેસમેંટ થશે અને તે ખરેખર CTOD છે તેથી અન્ય માપદંડોની જેમ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે COD નિર્ણાયક મૂલ્ય સુધી પહોંચે છે ત્યારે ક્રેક એક્સ્ટેંશન થાય છે એટલે કે ડેલ્ટા ગમે તે હોય ડેલ્ટા જે ડેલ્ટા c બની જાય પછી ફ્રેક્ચર શરૂ થશે અને એવું માનવામાં આવે છે કે તે નમૂનાની ગોઠવણી અને ક્રેકની લંબાઈથી ઇન્ડીપેન્ડન્ટ મટેરીઅલ કોન્સ્ટન્ટ છે જુઓ જો આ ધારણા કરવામાં આવી નથી તો તમે તેને પ્રેક્ટિકલ જીઓમેટ્રી માટે લઈ શકતા નથી જ્યાં સુધી ડેલ્ટા c એ મટેરીઅલ સ્થિરતા ન હોય ત્યાં સુધી તમે ફ્રેક્ચરની તપાસ કરી શકશો નહીં જેમ કે આપણે જોયું છે કે ફ્રેક્ચરની મજબૂતી એ પ્લેન સ્ટ્રેઇનની પરિસ્થિતિ હેઠળ ફિઝિકલી ગુણધર્મ બની જાય છે યોગ્ય સંજોગોમાં તમે તેને એક કોન્સ્ટન્ટ મટેરીઅલ તરીકે લઈ શકો છો અને તેની સાથે આગળ વધી શકો છો અને તમે જાણો છો કે આપણે COD ના સંચાલનમાં ચોક્કસ એનાલિટિકલ વિકાસને પણ જોઈ શકીએ છીએ અને આ ખરેખર વેલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું પ્લેન સ્ટ્રેસ માટે ઇર્વિનના Irwin's પરિણામના આધારે તમે rp ઇક્વલ ટુ ડેલ્ટા બાય 2pi એપ્સિલોન ys મેળવી શકો છો જ્યાં એપ્સિલોન ys એ ઉપજ પોઈન્ટે સ્ટ્રેસ છે આપણે rp માટે એક એક્સપ્રેશન જોઈ ચૂક્યા છીએ આપણે ડેલ્ટા માટેની એક્સપ્રેશન પણ જોઈ છે તેથી જો તમે આ બંનેને ભેગા કરો તો તમે rp ઇક્વલ ટુ ડેલ્ટા બાય 2pi એપ્સિલોન s શોધી શકો છો આ બધી એક્સપ્રેશન્સ તમારી નોંધોમાં છે વેલ્સે દલીલ કરી હતી કે એવું માનવું યોગ્ય છે કે COD એકંદર ટેન્સિલ સ્ટ્રેઇન એપ્સિલોનના સીધા પ્રમાણમાં હશે સામાન્ય ઉપજ સુધી પહોંચ્યા પછી તે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે તમે જાણો છો કે જો તમે ફ્રેક્ચર મિકેનિક્સના વિકાસને જોશો તો લોકો શરૂઆતમાં ફિઝિકલી આધારથી શરૂઆત કરશે અમુક અંશે જશે અને તેનાથી આગળ વધશે કે આખું એનાલિસીસ એમ્પિરિકલ બનશે આપણે અગાઉના ઘણા પ્રસંગોમાં જોયું છે તેથી અહીં ફરીથી તમે જોશો કે CTOD માટે માપદંડ તરીકે ફિઝિકલી આધાર છે પરંતુ જ્યારે તેનો ખરેખર અમલ કરવામાં આવે છે ત્યારે ત્યાં ઘણા એમ્પિરિકલ સંબંધો હોય છે જે અંતરને ભરવા માટે આવે છે તેથી વેલ્સે એવી દલીલ કરી હતી કે COD એકંદર ટેન્સિલ સ્ટ્રેઇનના સીધા સમપ્રમાણમાં હશે તેથી તે દલીલ સાથે તેણે જે કર્યું તે એપ્સિલોન ys દ્વારા એપ્સિલોનની બરાબર ધારણા કરી હતી આને કારણે અંતિમ એક્સપ્રેશન ડેલ્ટા 2pi એપ્સિલોન ys દ્વારા ડિવાઇડેડ થાય છે જે એપ્સિલોન ys ની બરાબર છે આને ડાવેસ અને UK વેલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તેના સહકાર્યકરો દ્વારા વધારે વિસ્તૃત કરવામાં આવ્યું હતું અને તેઓએ COD ડિઝાઇન કર્વ વિકસાવ્યો હતો COD ડિઝાઇન કર્વ તેથી જો તમે ફિઝિકલી આધાર જુઓ તો વેલ્સ દ્વારા પાયો નાખવામાં આવ્યો હતો પણ તમે જાણો છો કે તે પૂરતું ન હતું લોકોએ પ્રાયોગિક પરિણામો લેવાં પડે છે તેથી UK વેલ્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 1974 અને 1979 ની વચ્ચે ડાવેસ અને તેના સહકાર્યકરોએ એમ્પિરિકલ સહસંબંધો ઉપર આધારિત COD ડિઝાઇન કર્વની દરખાસ્ત કરી હતી તેથી તમારી પાસે કેપિટલ phi ઇક્વલ ટુ ડેલ્ટા c ડિવાઇડેડ બાય 2pi એપ્સિલોન ys a મેક્સ છે જ્યારે એપ્સિલોન ys દ્વારા એપ્સિલોન 0 5 કરતા ઓછું અથવા બરાબર હોય ત્યારે તે એપ્સિલોન ys દ્વારા હૉલ સ્ક્વેર દ્વારા એપ્સિલોન બરાબર હોય છે આ જથ્થો એપ્સિલોન ys ઓછા 0 25 દ્વારા એપ્સિલોન બરાબર હોય છે જ્યારે એપ્સિલોન ys દ્વારા એપ્સિલોન 0 5 કરતા વધારે અથવા બરાબર હોય છે જુઓ તમારે એ સમજવું પડશે કે આ એક એમ્પિરિકલ સંબંધ છે પેરિસનો કાયદો કેવો હતો તે એક એમ્પિરિકલ સંબંધ હતો તે ખૂબ જ ઉપયોગી છે પ્રાયોગિક પરિણામોના આધારે લોકો ઓળખી શક્યા છે કે તમે કર્વ ફિટિંગ પ્રક્રિયા કરી શકો છો અને તેઓએ પેરિસનો કાયદો મેળવ્યો છે જે એક એમ્પિરિકલ સંબંધ હતો આવી જ રીતે COD ડિઝાઇન કર્વ ફરીથી એમ્પિરિકલ સંબંધ છે પરંતુ તેનો ફિઝિકલી આધાર છે તેથી લોકો તેને ઘણા સેમી એમ્પિરિકલ સુધારાઓ કરવામાં આવ્યા હોવાનું પણ કહે છે તેથી આંશિક રીતે તે ફિઝિક્સ આધારિત છે પછી તમારે વાસ્તવિક મટેરીઅલ ડેટા ઉપર આધાર રાખવો પડશે અને પછી ફ્રેક્ચર વર્તણૂકને સમજાવવા માટે એમ્પિરિકલ સંબંધ શોધવો પડશે અને તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ત્યાં J લાગુ પડે છે પરમાણુ ઉદ્યોગોમાં ખર્ચાળ ઉત્પાદન તકનીકોને ધ્યાનમાં રાખીને વાસ્તવિક સ્ટ્રક્ચરની વર્તણૂક લેબોરેટરીના નમૂનાઓની ફિઝિકલી વર્તણૂકથી વધારે વિચલિત થઈ શકતી નથી તેથી આ લક્ઝરી પરમાણુ સ્થાપનામાં હતી જ્યાં ઉત્પાદન પદ્ધતિઓની નજીકથી દેખરેખ રાખવામાં આવે છે તેથી જો હું કોઈ નમૂનો લઉં અને પરીક્ષણ કરું તો મને જે પણ પરિણામો મળે છે તે વાસ્તવિક સ્ટ્રક્ચર માટે આધારભૂત રીતે ઉપયોગમાં લઈ શકાય છે તેથી J ને US માં પરમાણુ સ્થાપનોમાં ઉપયોગમાં લેવાતી મટેરીઅલના ફ્રેક્ચર માપદંડ તરીકે વિકસાવવામાં આવે છે બીજી તરફ જો તમે COD જુઓ તો તે મુખ્યત્વે વેલ્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ UK માં વિકસાવવામાં આવ્યું છે જે વેલ્ડિંગ જોઇન્ટના સ્થાનિક તફાવતો માટે જવાબદાર છે આમ વેલ્ડેડ પાર્ટ્સની ડિઝાઇન તરફ વધારે ધ્યાન દોરવામાં આવે છે જુઓ જો તમે વેલ્ડિંગને મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા તરીકે જુઓ છો તો તે હવે પરિપક્વ થઈ ગયું છે પરંતુ પ્રારંભિક તબક્કામાં વેલ્ડિંગ પ્રક્રિયાને કારણે દાખલ કરવામાં આવેલી ભિન્નતાને લોકો ખરેખર સમજી શક્યા ન હતા કારણ કે તમારે ગરમીનું યોગ્ય વિઘટન કરવાની જરૂર છે જેથી વેલ્ડિંગ થયા પછી અવશેષ સ્ટ્રેસીસ ન બને તેથી લોકોને કોસ્ટલી એક્સિડન્ટ્સ દ્વારા શીખવું પડ્યું અને નિષ્ફળતાઓ પણ આવી છે તેથી વેલ્ડિંગને કારણે સ્થાનિક ભિન્નતા હોઈ શકે છે તે COD ડિઝાઇન અભિગમમાં વ્યાજબી રીતે ગણવામાં આવે છે અને આપણે એ પણ જોયું છે કે આ દેશ આધારિત છે એક US આધારિત છે અને બીજો UK આધારિત છે પરંતુ LEFM ની મર્યાદામાં બંને સમાન છે EPF માં તેમની ઉપયોગિતા અલગ હોય છે પરંતુ LEFM ની મર્યાદામાં તમામ ફ્રેક્ચર પેરામીટર્સ વચ્ચે ઇન્ટરલેશનશીપ અસ્તિત્વ ધરાવે છે EPFM માં નિષ્ફળતાનું મૂલ્યાંકન હવે જુઓ આપણે અન્ય એક મહત્વપૂર્ણ વિષય ઉપર આગળ વધીએ છીએ તમે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં નિષ્ફળતાનું મૂલ્યાંકન કેવી રીતે કરો છો આપણે કહીએ છીએ કે આપણે ફ્રેક્ચર મિકેનિક્સ એનાલિસીસ કરવા માંગીએ છીએ પરંતુ જ્યારે તમે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં નિષ્ફળતાના મૂલ્યાંકન ઉપર આવો છો ત્યારે તે માત્ર ફ્રેક્ચર મિકેનિક્સના ખ્યાલો ઉપર આધારિત ન હોઈ શકે કોઈએ પ્લાસ્ટિકના ડિફોર્મેશનની અસરોને પણ ધ્યાનમાં લેવી જોઈએ આ ઘણું મહત્ત્વનું છે જુઓ તમારે માત્ર ફ્રેક્ચર મિકેનિક્સ જ એપ્લાય કરવા જોઈએ નહીં અને પ્લાસ્ટિકના પતનને કારણે નિષ્ફળતા ગુમાવવી જોઈએ નહીં તેથી જો તમે જોશો તો પરમાણુ પ્લાન્ટ પાઇપિંગ જે સખત નળી મટેરીઅલથી બનેલો છે સામાન્ય પ્લાસ્ટિક પતન એનાલિસીસ કદાચ પૂરતું હશે અને જો તમે જોશો તો નિષ્ફળતા આકારણી આકૃતિ સંક્ષિપ્તમાં FAD તરીકે ઓળખાય છે જે સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટ્સના ઇલાસ્ટિક પ્લાસ્ટિક ફ્રેક્ચર માટે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ છે FAD માટે પ્રેરણા હકીકતમાં આ ક્લાસમાં હું તમને તેનો સ્વાદ આપીશ હું તમને મોટાભાગની ડેરિવેશન્સમાં પ્રવેશ્યા વિના મૂળભૂત પદ્ધતિ શું છે તે આપીશ આપણે અંતિમ પરિણામો જોઈશું અને FAD ની ઉપયોગિતા શું છે તે અમારા સ્વને માહિતગાર કરીશું અને પ્રેરણા શું છે ધારો કે મારી પાસે ક્રેકવાળી પ્લેટ છે હું તેને ખેંચું છું જો પરિસ્થિતિઓ આવી હોય તો તે બ્રિટલ ફ્રેક્ચર તરફ દોરી જાય છે અને કોમ્પોનન્ટ બે ભાગમાં ડિવાઇડેડ થાય છે એક અન્ય મહત્વપૂર્ણ ખ્યાલ પણ છે જે આ ચિત્રમાં દર્શાવવામાં આવ્યો છે કે ક્રેક આ દિશામાં સ્વ સમાન રીતે વિકસિત થઈ છે જો મારી પાસે કોઈ મોડ હોય તો હું લોડ કરું છું તેવી જ રીતે ક્રેક ફેલાય છે અને તે જ બતાવવામાં આવ્યું છે તેથી આ ચોક્કસપણે નિષ્ફળતા છે તેથી જ્યારે મારી પાસે વાસ્તવિક કોમ્પોનન્ટ હોય ત્યારે હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે બ્રિટલ ફ્રેક્ચર ન થાય બીજું પાસું એ છે કે જો મટેરીઅલ ખૂબ જ અઘરુ હોય અને જો લોડિંગ નોંધપાત્ર હોય તો તમને લાગે છે કે ચોખ્ખો વિભાગ પ્લાસ્ટિકની ડિફોર્મેશનનો અનુભવ કરી રહ્યો છે અને આને નેટ સેક્શન ઉપજ તરીકે ઓળખવામાં આવે છે આના કારણે સ્ટ્રક્ચર પડી ભાંગે છે તેથી આપણે તપાસ કરવી પડશે કે ફ્રેક્ચર થશે કે પ્લાસ્ટિકનું પતન થશે અને બ્રિટલ ફ્રેક્ચરને નિયંત્રિત કરતા પેરામીટર્સ કયા છે એપ્લાઇડ સ્ટ્રેસ એ એક ફેક્ટર છે ખામીનું કદ અને ફ્રેક્ચર હાર્ડનિંગ શું છે જે K IC ના સંદર્ભમાં વ્યક્ત કરી શકાય છે તેને CTOD ના સંદર્ભમાં વ્યક્ત કરી શકાય છે J IC ના સંદર્ભમાં વ્યક્ત કરી શકાય છે અને તમે કહેશો કે ચોક્કસપણે કોમ્પોનન્ટ જીઓમેટ્રી અને ફ્રેક્ચર ત્યારે થાય છે જ્યારે KI એ KIC બરાબર થાય છે બીજી બાજુ જો આપણે પ્લાસ્ટિકના પતન ઉપર જઈએ તો તે ફરીથી એપ્લાય કરવામાં આવેલા સ્ટ્રેસ ઉપજ સ્ટ્રેસ તેમજ ફ્લો સ્ટ્રેસ દ્વારા નિયંત્રિત થાય છે ફ્લો સ્ટ્રેસ શું છે તે સમજવા માટે તમારે પ્લાસ્ટિસિટી લિટરેચર જોવું પડશે કોમ્પોનન્ટ જીઓમેટ્રી પણ ભૂમિકા ભજવે છે અને સ્ટ્રક્ચરનું પતન ત્યારે થશે જ્યારે ચોખ્ખો વિભાગ મટેરીઅલના ફ્લો સ્ટ્રેસીસની સમાન સ્ટ્રેસ ઉપર લોડ હોય છે તેથી વિચાર એ છે કે તમારે નિષ્ફળતા માટે બંને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવું પડશે તમે એકને બીજા ઉપર છોડી શકતા નથી તમારે તપાસ કરવી પડશે કે શું ત્યાં પ્લાસ્ટિકનું પતન તેમજ બ્રિટલ ફ્રેક્ચર શક્ય છે કે કેમ તેથી આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નિષ્ફળતા આકારણી આકૃતિ બનાવવામાં આવી છે FAD ઐતિહાસિક વિકાસ તેથી તમારે બ્રિટલ ફ્રેક્ચર તેમજ પ્લાસ્ટિકના પતનની સંભાવનાને જોવી પડશે કે તપાસ કરવી પડશે અને શોધવા પડશે અને અભિગમ આવો જ છે આપણે અભિગમમાં આવીએ તે પહેલાં આપણે ઐતિહાસિક વિકાસ પણ જોઈશું FAD અભિગમ મૂળરૂપે 1975 માં ડોવલિંગ અને ટાઉનલી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તમે જાણો છો કે વર્ષ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે 60 ના દાયકાની આસપાસ તમને ઇર્વિન દ્વારા પ્લાસ્ટિસિટી કરેક્શન તેમજ ડુગડેલનું યીલ્ડ સ્ટ્રીપ મોડેલ તે બધા જ આવ્યા હોવાનું જણાય છે 68 ની આસપાસ તમારી પાસે J ઇન્ટિગ્રલ કોન્સેપ્ટ હતો 75 ની આસપાસ તેમને પૂરતી સમજણ હતી કે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ શું છે તેથી લોકો EPF માં નિષ્ફળતાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે તરફ ધ્યાન આપતા હતા તે મૂળભૂત રીતે ઉદ્યોગો દ્વારા સંચાલિત છે તે તમે જાણો છો 1976 માં યુનાઇટેડ કિંગડમમાં CEGB તરીકે ઓળખાતા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી જનરેટિંગ બોર્ડે બે માપદંડ અભિગમનો ઉપયોગ કરીને FAD ની પ્રથમ પ્રક્રિયા પ્રકાશિત કરી હતી તે કામનો શ્રેય હેરિસન એટ અલ વગેરેને જાય છે અને પ્રથમ પ્રક્રિયા દુગ્દાલે ઉપજ સ્ટ્રીપ મોડેલ ઉપર આધારિત હતી અને તેઓએ આ પ્રક્રિયાને R6 પ્રક્રિયા નામ પણ આપ્યું છે પ્રથમ પ્રકાશન પછી મોટા ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે અને હાલની પ્રક્રિયાને R6 પ્રક્રિયા કહેવામાં આવે છે જે 1980 2001 તેમજ 2009 માં સુધારવામાં આવી હતી જેમ જેમ વધારેને વધારે પ્રાયોગિક માહિતી આવે છે તેમ તેમ લોકો પ્રક્રિયામાં સુધારો કરે છે તેથી આ FAD અભિગમ બ્રિટલ ફ્રેક્ચર થશે કે પ્લાસ્ટિકનું પતન થશે કે કેમ તેની તપાસ કરવામાં મદદ કરે છે અથવા તે EPFM કન્સેપ્ટ્સ દ્વારા નિયંત્રિત થશે તેથી આ અભિગમમાં આ સમગ્ર સ્પેક્ટ્રમ તરફ જોવામાં આવે છે અને મૂળ પ્રક્રિયા નીચે મુજબ છે તમારી પાસે લોડ રેશિયો વચ્ચે એક ગ્રાફ દોરવામાં આવ્યો છે જે x અક્ષમાં Lr તરીકે મૂકવામાં આવે છે અને y અક્ષમાં મજબૂતી રેશિયો Kr તરીકે મૂકવામાં આવે છે અને તમારી પાસે એક નિષ્ફળતા પરબિડીયું છે જે આ રીતે પ્રાપ્ત થાય છે અને જો તમારું વાસ્તવિક સ્ટ્રક્ચર કર્વની નીચેના આ ઝોનમાં આવેલું હોય તો તે સ્વીકાર્ય રિજિયન છે તેથી તે તમારા Lr અને Kr મૂલ્યો દ્વારા નક્કી કરવામાં આવશે આપણે જોઈશું કે Lr કેવી રીતે મળે છે અને Kr કેવી રીતે મેળવવામાં આવે છે અને નિષ્ફળતા એન્વેલોપ ક્યાં તો ઉપજ સ્ટ્રીપ મોડેલ અથવા સોફિસ્ટિકેટેડ J ઇન્ટિગ્રલ એનાલિસીસ અથવા એમ્પિરિકલ સહસંબંધ ઉપર આધારિત છે આ ત્રણેય તમને લીટરેચરમાં જોવા મળે છે અને જો તમારું વાસ્તવિક સ્ટ્રક્ચર પોઈન્ટ આ રિજિયનની બહાર આવેલું હોય તો નિષ્ફળતા મળશે તે એક અસ્વીકાર્ય રિજિયન છે અને આ ગ્રાફ ઉપર તમે આ ઝોનમાં બ્રિટલ ફ્રેક્ચર દ્વારા મૂળભૂત રીતે નિયંત્રિત નિષ્ફળતાને પણ ઓળખી શકો છો જ્યારે Kr ખૂબ ઊંચું હોય છે ત્યારે બ્રિટલ ફ્રેક્ચર પ્રભુત્વ ધરાવે છે જ્યારે Lr ખૂબ વધારે છે ત્યારે તમારી પાસે પ્લાસ્ટિકનું પતન થશે અને વચ્ચે તે બ્રિટલ ફ્રેક્ચર અને પ્લાસ્ટિકના પતન બંને દ્વારા નિયંત્રિત કરવામાં આવશે તેથી જ્યારે Lr ખૂબ વધારે હોય ત્યારે તમારી પાસે પ્લાસ્ટિકનું પતન થશે અને તમારા બંધારણ માટે તમે એ જાણવાનું પસંદ કરશો કે તે કેવા પ્રકારનું લોડિંગ અનુભવી રહ્યું છે તે તમારા Lr અને Kr મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવશે અને જો પોઈન્ટ કર્વની નીચે આવેલું હોય તો તે સલામત છે હવે સવાલ એ છે કે નિષ્ફળતાનું આવરણ કેવી રીતે મેળવવું Lr ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું Kr ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું સૌથી સરળ અભિગમ એ ઉપજ સ્ટ્રીપ મોડેલનો ઉપયોગ કરીને FAD છે તમે KI બાય KIC રેશિયોને K તરીકે વ્યાખ્યાયિત કરો છો તે સંપૂર્ણપણે LEFM આધારિત છે અને તમારી પાસે સ્ટ્રેસ રેશિયો છે સિગ્મા c દ્વારા સિગ્મા તરીકે Lr સિગ્મા c એ નિર્ણાયક સ્ટ્રેસ છે તે ફ્લો સ્ટ્રેસ હોઈ શકે છે અને નિષ્ફળતા એન્વેલોપ મૂળભૂત રીતે તમારા ઉપજ સ્ટ્રીપના મોડેલમાંથી મેળવવામાં આવે છે આ Kr અને Lr વચ્ચેનો ઇન્ટરલેશનશીપ પૂરો પાડે છે આમ Kr બરાબર Lr મલ્ટિપ્લાય બાય 8 ના સ્ક્વેરરુટને pi ક્લાસ વડે ગુણીએ છીએ તમારી પાસે નેચરલ લોગારિથમ્સ છે પછી સેકન્ટ Lr pi બાય 2 અને હૉલ પાવર માઇનસ 1 છે અને અહીં તે KI ઇક્વલ ટુ K IC હોય ત્યારે ફ્રેક્ચર થાય છે તેનો અર્થ એ કે જ્યારે Kr બરાબર 1 હોય ત્યારે બ્રિટલ ફ્રેક્ચર થાય છે અને પતન ત્યારે થશે જ્યારે Lr બરાબર 1 હશે જ્યારે હું ઉપજ સ્ટ્રીપના મોડેલનો ઉપયોગ કરું છું ત્યારે અહીં આપણે ખરેખર સ્ટ્રેસ હાર્ડનિંગને ધ્યાનમાં લેતા નથી અને તમારી પાસે મધ્યવર્તી કેસ છે જ્યારે Lr 1 કરતા ઓછો છે અને Kr 1 કરતા ઓછો છે FDA કર્વ ડેફિનિશન અને લોકોએ ખરેખર વિવિધ પ્રકારના નિષ્ફળતાના એન્વેલોપ્સ જોયા છે તે FAD કર્વની વ્યાખ્યા છે તમારી પાસે આ 2Lr બરાબર 2Lr હોલ પાવર માઇનસ અડધા દ્વારા સેકન્ટ pi ના pi સ્ક્વેર નેચરલ લોગરિધમ દ્વારા Lr 8 બરાબર Kr છે યીલ્ડ સ્ટ્રીપ મોડેલ ઉપર આધારિત છે ચોક્કસ એપ્લિકેશન માટે FAD કર્વ નક્કી કરવાની સૌથી સખત પદ્ધતિ ઇલાસ્ટિક પ્લાસ્ટિક J ઇન્ટિગ્રલ એનાલિસીસ કરવાની છે તમે જાણો છો કે તે ખૂબ ખર્ચાળ હશે તેથી તે ખૂબ જ ખર્ચાળ બનશે કારણ કે લોકો ચોક્કસ સામાન્ય અભિગમો રાખવા માંગતા હતા જો કે તેઓએ ઉપજ સ્ટ્રીપ મોડેલથી શરૂઆત કરી હતી લોકોએ અંદાજિત પદ્ધતિઓની પણ જાણ કરી છે અને નિષ્ફળતા એન્વેલોપની આ વ્યાખ્યા જ્યાં Kr બરાબર e ને એપ્સીલોન સંદર્ભમાં Lr વડે ડિવાઇડેડ થાય છે અને તેને સિગ્મા ys પ્લસ Lr ક્યુબ સિગ્મા ys વડે મલ્ટિપ્લાય કરવામાં આવે છે અને તેને યંગના મોડ્યુલસ એપ્સિલોન સંદર્ભ હૉલ પાવર માઇનસ અડધા વડે 2 ભાગાય છે અને આ કર્વ દરેક મટેરીઅલ માટે અનન્ય છે તેનો અર્થ એ કે વિવિધ મટેરીઅલ માટે તમારી પાસે વિવિધ FAD કર્વ હોવો જરૂરી છે અને બીજું એક મોડેલ પણ છે જે સંપૂર્ણપણે એમ્પિરિકલ છે જે Kr ને એક ઓછા 0 14 Lr સ્ક્વેર મલ્ટિપ્લાય બાય 0 3 પ્લસ 0 7 સ્ક્વેર્ડ માઇનસ 0 65 Lr હૉલ પાવર 6 દ્વારા મલ્ટિપ્લાય કરવામાં આવે છે કારણ કે Lr મહત્તમ કરતા ઓછો છે અને તેવી જ રીતે તમારી પાસે લીટરેચરમાં બતાવવામાં આવેલા અન્ય એમ્પિરિકલ સંબંધો છે જુઓ એમ્પિરિકલ અભિગમોને વાસ્તવિક સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટ્સમાં ફ્રેક્ચર મિકેનિક્સને એપ્લાય કરવામાં વધારે સ્વીકૃતિ મળી છે કારણ કે સમસ્યા ડોમેન ખૂબ કોમ્પ્લેક્સ છે લોકોએ યોગ્ય એક્સપેરિમેન્ટ કરીને અને કર્વ ફિટિંગ એક્સરસાઇઝ કરીને ડેટા એકત્રિત કરીને શોધી કાઢ્યું છે કે તે વધારે નફાકારક છે અને તે FAD અભિગમમાં પણ જોવા મળે છે અને એનાલિસીસને સુધારવા માટે Kr અને Lr વ્યાખ્યાઓ યોગ્ય રીતે લેવામાં આવી છે તેને મેળવવાના ઘણા રસ્તાઓ છે કે Kr શું છે Kr ને સામાન્ય રીતે મટેરીઅલ KI ડિવાઇડેડ બાય K તરીકે રજૂ કરવામાં આવે છે આપણે અગાઉ જોયું હતું કે ડિનોમિનેટર K IC છે જે ત્યારે જ હોય છે જ્યારે તમે LEFM ના ખ્યાલો એપ્લાય કરો છો તેથી જો તમે K મટેરીઅલની વ્યાખ્યા બદલો તો સમગ્ર એનાલિસીસને શુદ્ધ કરી શકાય છે જો તમારી પાસે J આધારિત મટેરીઅલ માટે J ક્રિટિકલ હોય તો તમે K મટિરિયલની ગણતરી કરી શકો છો તમે ઇન્ટરલેશનશીપનો ઉપયોગ કરો છો અને પછી K શોધી કાઢો છો અને તમે CTOD ના આધારે K મટેરીઅલ પણ શોધી શકો છો આથી K પદાર્થને chi ના સ્ક્વેરરુટ તરીકે સિગ્મા ys ડેલ્ટા ક્રિટિકલ મલ્ટિપ્લાય કરવામાં આવે છે જેને E વડે 1 માઇનસ nyu સ્ક્વેર વડે ડિવાઇડેડ કરવામાં આવે છે જ્યાં chi એક અવરોધ ફેક્ટર છે જે સામાન્ય રીતે 1 5 થી 2 ની વચ્ચે હોય છે તેથી તેઓ શું કરે છે કે જો તમે LEFM એનાલિસીસ કરી રહ્યા હોવ તો તમે ફક્ત એટલું જ કહો છો કે K મટેરીઅલને KIC તરીકે લો તેથી જો તમે તમારા એનાલિસીસને સુધારવા માંગતા હોવ તો J IC અથવા ડેલ્ટા ક્રિટિકલ જેવા EPF પેરામીટર્સના આધારે આ વ્યાખ્યાને સુધારો કરો તેથી તેઓ જે શોધે છે તે એ છે કે જો તમે નિષ્ફળતા પરબિડિયું મેળવવા માટે સક્ષમ છો અને જો તમારું મૂલ્યાંકન પોઈન્ટ તેની નીચે છે તો તે સલામત છે જો તે તેનાથી ઉપર છે તો તમારે તમારી ડિઝાઇનને કેવી રીતે સુધારવી તે શોધવું પડશે તેથી આ ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ એનાલિસીસમાં લોકો જે પ્રકારની નિષ્ફળતાનું મૂલ્યાંકન કરે છે તેનો સ્વાદ આપે છે મિશ્રિત સ્થિતિ ફ્રેક્ચર હવે આપણે આપણા આગામી વિષય મિશ્રિત મોડ ફ્રેક્ચર તરફ આગળ વધીએ છીએ જુઓ કે આપણે મોડ વન એનાલિસીસ ઉપર થોડું ધ્યાન આપ્યું છે પરંતુ આ તે રીતે નથી કે તમે જે વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરો છો તેમાં ફક્ત મોડ I લોડ કરું છું તમારી પાસે હંમેશાં વાસ્તવિક પરિસ્થિતિમાં ફ્રેક્ચરની વિવિધ રીતોનું સંયોજન હશે ઉદાહરણ તરીકે કોમ્પેક્ટ ટેન્શન નમૂના માટે પણ જો લોડિંગ એક્સિસ ક્રેકની એક્સિસને બરાબર લંબ ન હોય તો મોડ II લોડિંગની થોડી માત્રા હાજર હશે અને આપણે મોડ I ના કિસ્સામાં જોયું છે કે જ્યારે K I જે KIC બને છે ત્યારે આપત્તિજનક નિષ્ફળતા આવે છે તેવી જ રીતે વ્યક્તિગત સ્થિતિઓ માટે સંબંધિત ફ્રેક્ચર મજબૂતી મૂલ્યો ફ્રેક્ચર અથવા ક્રેક ડિફ્યુજનની શરૂઆત નક્કી કરે છે પરંતુ સવાલ એ છે કે જો મારી પાસે સંયુક્ત લોડિંગ હોય તો જ્યારે લોડિંગના એક કરતા વધારે મોડ્સ હાજર હોય ત્યારે ફ્રેક્ચર માટેનો માપદંડ શું હોવો જોઈએ એટલે આ પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન એ છે કે ક્રેક કઈ દિશામાં ફેલાશે તે પણ એટલું જ મહત્ત્વનું છે જો તમે આ બધું સમજો છો તો જ તમે વિશ્વાસપૂર્વક કહી શકો છો કે ક્રેકની આજુબાજુની નજીક શું થાય છે તે આપણે સમજી ગયા છીએ અને અહીં ફરીથી આપણે પાછા જઈશું અને પરંપરાગત ડિઝાઇન અભિગમોમાં આપણે જે કરી રહ્યા છીએ તે ઉધાર લઈશું આપણે ફક્ત એક ટેન્શન ટેસ્ટ કરીએ છીએ તમે નિષ્ફળતાના માપદંડને ડિવાઇસ કરો છો તેના ઉપર ઉપજની સ્ટ્રેઇન શોધી કાઢીએ છીએ તમારી પાસે ટ્રેસ્કા યીલ્ડ મોડેલ અને વોન મિસ્સ ઉપજ મોડેલ છે અને તમારી પાસે સરળ સમસ્યાઓ માટે પણ હતી તમારી પાસે નિષ્ફળતાના જુદા જુદા સિદ્ધાંતો હતા તેથી જ્યારે તમે ફ્રેક્ચર મિકેનિક્સ ઉપર આવો છો ત્યારે દેખીતી રીતે નિષ્ફળતાના સિદ્ધાંતો ઘણા હશે તમારે તેની અપેક્ષા રાખવી પડશે અને અહીં ફરીથી આપણે જે જોઈશું તે એ છે કે પ્રારંભિક પદ્ધતિઓ ફિઝિક્સ ઉપર આધારિત હશે પરંતુ પછીથી એમ્પિરિકલ એનાલિસીસ બાકી રહ્યું છે તેથી તેવી જ રીતે આપણે તેને જોઈશું ક્રેક ગ્રોથ દિશાઓ તેથી આપણે એ શોધવાનો પ્રયત્ન કરીશું કે મારે કયા માપદંડનો ઉપયોગ કરવો જોઈએ અને બીજો પ્રશ્ન એ છે કે ક્રેકના પ્રસારની દિશા શું છે અને આપણે એ સમજવું પડશે કે જ્યારે ક્રેક વિવિધ પ્રકારના લોડિંગને આધિન હોય ત્યારે તે કેવી રીતે વધે છે મારી પાસે ક્રેક છે કેન્દ્રની ક્રેક છે જે અહીં યુનિએક્સિયલ ટેન્શનને આધિન છે અને તમે જુઓ છો કે જ્યારે લોડિંગ પૂરતા પ્રમાણમાં વધે છે ત્યારે ક્રેક વધે છે જે આની જેમ આડી રીતે હતી આને સેલ્ફ સમાન ક્રેક ગ્રોથ તરીકે ઓળખવામાં આવે છે તમારે આ ટર્મિનોલોજી સમજવાની જરૂર છે જ્યારે ક્રેકને મોડ I લોડિંગને આધિન કરવામાં આવે છે ત્યારે તમારી પાસે સેલ્ફ સમાન ક્રેક ગ્રોથ હોય છે ધારો કે હું એ જ પેનલ લઉં છું અને શુદ્ધ શિયર લગાવું છું તો ક્રેક કેવી રીતે વધે છે ક્રેક એક એંગલ ઉપર વધે છે તે સ્વ સમાન રીતે પ્રચાર કરતું નથી તેથી તમારે લોડિંગના પ્રકારને આધારે સમજવું પડશે કે ક્રેક વૃદ્ધિની દિશા અલગ હોઈ શકે છે તેથી શુદ્ધ મોડ I ના કિસ્સામાં અને જો મારી પાસે આઇસોટ્રોપિક મટેરીઅલ છે તો મારી પાસે સ્વ સમાન ક્રેક વૃદ્ધિ છે જ્યારે મારી પાસે મોડ II ની સ્થિતિ હોય છે ત્યારે ક્રેક એક એંગલ ઉપર વધે છે તેથી મારી થિયરી આ એંગલની ચોક્કસ આગાહી કરવા માટે સક્ષમ હોવી જોઈએ તો પછી હું થિયરીનો સ્વીકાર કરીશ આ રીતે તમારે તેને જોવું પડશે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે પ્રશ્ન એ છે કે મારી પાસે મોડ I અને મોડ II નું સંયોજન છે તો હું કેવી રીતે નક્કી કરીશ કે જ્યારે ક્રેક વિનાશક બની જશે ક્રેક કઈ દિશામાં વધશે હું આ પ્રકારનો જવાબ કઈ રીતે મેળવી શકું સૌથી સરળ અભિગમમાંનો એક એ છે કે આપણે એનર્જી પદ્ધતિ તરફ જઈશું એનર્જી રિલીઝ રેટ ઉપર આધારિત માપદંડ માટે તમે એનર્જી સંતુલનનો માપદંડ કરો છો સંયુક્ત લોડિંગ સ્થિતિ માટે એનર્જી એ સ્કેલર જથ્થો હોવાથી વ્યક્તિગત સ્થિતિઓને કારણે એનર્જી ઉમેરી શકાય છે તમારી પાસે આ બધી એક્સપ્રેશન્સ છે તમારી પાસે G I G II અને G III માટે એક્સપ્રેશન્સ છે તે પ્લેન સ્ટ્રેસ માટે અલગથી લખવામાં આવ્યું છે તે પ્લેન સ્ટ્રેન માટે અલગથી લખવામાં આવ્યું છે એટલે હું જે કરી શકું તે એ છે કે હું માત્ર એટલું જ કહી શકું કે આ બધી વ્યક્તિગત શક્તિઓનો સરવાળો કરો કુલ એનર્જી માટે નિર્ણાયક મૂલ્ય હોવું જોઈએ અને તે નક્કી કરી શકે છે કે ફ્રેક્ચર ક્યારે થશે અને જો તમે આ ઇન્ટરલેશનશીપ માટે પણ જુઓ જે આપણે પ્રાપ્ત કર્યું છે તો તે કોપ્લેનર ક્રેક એક્સ્ટેંશન ધારે છે તેથી ગ્રિફિથે પણ જ્યારે આ એનર્જી રિલીઝ રેટને રજૂ કર્યો ત્યારે તેણે શોધી કાઢ્યું કે જ્યારે તમે સંયુક્ત મોડ્સ ધરાવો છો ત્યારે આ મિશ્રિત મોડની પરિસ્થિતિને સમજાવવા માટે પૂરતું નથી જ્યાં સુધી ક્રેકની વૃદ્ધિ કોપ્લેનર છે ત્યાં સુધી આ થિયરી બરાબર છે તેથી જ્યારે ક્રેકની વૃદ્ધિ કોપ્લેનર થવાની છે ત્યારે ક્રેક કઈ દિશામાં વધશે તે અંગે કોઈ પ્રશ્ન નથી ક્રેકની વૃદ્ધિની દિશા પહેલેથી જ જાણીતી છે કેટલાક વિશિષ્ટ એપ્લિકેશન્સમાં તમે મિશ્રિત મોડમાં પણ કોપ્લેનર ક્રેક એક્સ્ટેંશનને અવક્ષેપિત કરી શકો છો ધારો કે મારી પાસે એક એડહેસિવલી બોન્ડેડ જોઇન્ટ છે જેથી તે જોઇન્ટ ક્રેક પ્રસારની દિશા નક્કી કરે છે પરંતુ તમારી પાસે સંયુક્ત મોડ લોડિંગ હોઈ શકે છે અથવા મારી પાસે સાઇડ ગ્રૂવ્સ છે જેમ કે શેવરોન નોચના કિસ્સામાં આપણે જોયું હતું કે તમે કોઈ ચોક્કસ પ્લેનને નબળું બનાવ્યું છે તેથી ક્રેકની વૃદ્ધિ તે પ્લેનમાં થશે અને તમારી પાસે માપદંડ પણ છે જે તમારી ગણતરીઓથી ક્રેક વૃદ્ધિની દિશાના અંદાજને મંજૂરી આપે છે અને એક સિદ્ધાંત એર્દોગન અને સિહ દ્વારા આગળ વધારવામાં આવ્યો છે તે મહત્તમ સિદ્ધાંત સ્ટ્રેસ માપદંડ તરીકે સૂચિબદ્ધ છે પરંતુ જો તમે ખરેખર મૂળ માપદંડ જુઓ તો એવું માનવામાં આવે છે કે ક્રેક મહત્તમ સ્પર્શકીય અથવા ટેન્સિલ સ્ટ્રેસની દિશામાં ફેલાય છે જુઓ આપણે વેસ્ટરગાર્ડના સ્ટ્રેસ ફીલ્ડ ઇક્વેશન્સ Westergaard's stress field equations જોયા છે આપણે વિલિયમ્સના સ્ટ્રેસ ફીલ્ડના ઇક્વેશન્સ પણ જોયા છે વિલિયમ્સ અભિગમથી અમને સીધા સિગ્મા rr સિગ્મા થિટા અને ટાઉ r થિટા મળ્યા છે અને આ માપદંડ જે કહે છે તે એ છે કે તેને મહત્તમ સ્પર્શકીય સ્ટ્રેસ માપદંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી તેને MTS માપદંડ કહેવામાં આવે છે મહત્તમ સિદ્ધાંત સ્ટ્રેસીસની દિશા અને આ દિશા ફક્ત ત્યારે જ મેળ ખાય છે જ્યારે એસિમ્પટોટિક સ્ટ્રેસ વિસ્તરણમાં પ્રથમ શબ્દને ધ્યાનમાં લેવામાં આવે આપણે પહેલેથી જ જોયું છે તેમ છતાં આપણે મલ્ટિ પેરામીટર સોલ્યુશન વિકસિત કર્યું છે આપણે અમારી બધી ફ્રેક્ચર ચર્ચા માટે કહ્યું હતું કે આપણે અમારું ધ્યાન શ્રેણીના પ્રથમ શબ્દ ઉપર મર્યાદિત રાખીશું જ્યારે હું ફક્ત પ્રથમ શબ્દનો વિચાર કરું છું ત્યારે આ મુખ્ય સ્ટ્રેસ મહત્તમ મુખ્ય સ્ટ્રેસ ઉપર ઉકળે છે તેથી તેને જ મહત્તમ મુખ્ય સ્ટ્રેસ માપદંડ તરીકે મૂકવામાં આવે છે પરંતુ સામાન્ય ટર્મિનોલોજી એ મહત્તમ સ્પર્શકીય સ્ટ્રેસ માપદંડ છે અને સરળ એનાલિસીસના કિસ્સામાં મહત્તમ મુખ્ય સ્ટ્રેસની દિશા અને સિગ્મા થિટા થિટાના મહત્તમ મૂલ્યની દિશા એક સાથે મેળ ખાય છે જો કે જો કોઈ વ્યક્તિ ઉચ્ચ ક્રમની શરતોના પ્રભાવને ધ્યાનમાં લેવા માંગે છે તો પછી મહત્તમ સ્પર્શકીય સ્ટ્રેસની દિશાની ગણતરી કરો તેથી તમારે તેની ગણતરી કરવી પડશે આથી તમારી પાસે સિગ્મા થીટા થીટા ડિવાઇડેડ બાય ડાઉ થીટા ઇક્વલ ટુ 0 હશે તેના ઉપરથી તમને ખબર પડે છે કે મહત્તમ સ્પર્શકીય સ્ટ્રેસની દિશા શું છે અને પછી ગણતરી કરો પરંતુ આપણે પ્રથમ ટર્મ માટે જોઈશું કે તે મહત્તમ મુખ્ય સ્ટ્રેસની દિશા સુધી ઉકળે છે તેથી આ એક માપદંડ છે બીજા માપદંડને સ્ટ્રેસ એનર્જી ડેન્સિટી તરીકે ઓળખવામાં આવે છે જેને સંક્ષિપ્તમાં SED તરીકે ઓળખવામાં આવે છે અને તે Sih ને કારણે છે અને આ માપદંડ કહે છે કે મિશ્રિત લોડિંગ હેઠળ ક્રેક લઘુત્તમ સ્ટ્રેસ એનર્જી ડેન્સિટીની દિશામાં વિસ્તૃત થશે MTS અથવા મહત્તમ સિદ્ધાંત સ્ટ્રેસીસ માપદંડના કિસ્સામાં મિશ્ર લોડિંગ હેઠળની ક્રેક મહત્તમ સ્પર્શકીય સ્ટ્રેસ અથવા સરળ કિસ્સામાં મુખ્ય સ્ટ્રેસની દિશામાં વિસ્તૃત થશે અને તે જોવું ખૂબ જ સરળ છે તમે થીટા માટે ખૂબ જ સુંદર રીતે એક્સપ્રેશન મેળવી શકશો મહત્તમ મુખ્ય સ્ટ્રેસ માપદંડ અને આપણે તેની વિગતો જોઈએ છીએ તમારી નોટ બુકમાં આ એક્સપ્રેશન્સ પહેલેથી જ છે તેમ છતાં તમે તેને ફરીથી લખી શકો છો પોલાર કોઓર્ડિનેટ્સની દ્રષ્ટિએ તમારી પાસે સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ છે અને મારી પાસે સિગ્મા થીટા થીટા જે 1 બાય રુટ ઓફ 2pi r કોસ થીટા મલ્ટિપ્લાય બાય KI કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 3 બાય 2 KII સાઇન થિટા તરીકે આપવામાં આવે છે અને તમારું શિયર સ્ટ્રેસ ટાઉ r થીટા ઇક્વલ ટુ 1 બાય 2 ઇનટુ રુટ ઓફ 2 pi r કોસ થીટા બાય 2 KI સાઇન થીટા પ્લસ KII 3 કોસ થીટા માઇનસ 1 છે અને હું આ શ્રેણીના માત્ર પ્રથમ શબ્દને જ ધ્યાનમાં લેવાનો છું તેથી હું ખરેખર ક્રેક એક્સ્ટેંશનની દિશા શોધવા માટે ટાઉ r થિટા 0 હોવું જોઈએ તેની શોધમાં છું નહિંતર હું ડાઉ સિગ્મા થીટા થીટા ડિવાઇડેડ બાય ડાઉ થીટા ઇક્વલ ટુ 0 લઈશ એમાંથી તમે આગળ વધો છો ક્રેક ગ્રોથ એંગલ શોધવા માટે આ મને ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ આપે છે તેથી મારી પાસે અહીં જે છે તે એ છે કે થિટા ને થીટા m બનવા દો જ્યાં ક્રેક વધે છે મારા માટે શિયર સ્ટ્રેસ ટુ 0 મને KI સાઇન થીટા m પ્લસ KII 3 કોસનું ઇક્વેશન મળે છે કારણ કે થીટા m માઇનસ 1 ઇક્વલ ટુ 0 હોવું જોઈએ તમે સીધા જ થીટા m માટે સોલ્વ કરી શકો છો અને આ થોડું અલગ રીતે કરવામાં આવે છે તમે સાઇન થીટા m ને 2 સાઇન થીટા m બાય 2 ઇનટુ કોસ m બાય 2 તરીકે વ્યક્ત કરો છો તેવી જ રીતે તમે કોસ થીટા m ને વિસ્તૃત કરો છો તમને આ શરતો સાથે સંકળાયેલા એક્સપ્રેશન મળશે તમારી પાસે આ 3 KII કોસ સ્ક્વેર થીટા m ડિવાઇડેડ બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા m બાય 2 માઇનસ KII સાઇન સ્ક્વેર થીટા m બાય 2 માઇનસ KI ટેન થીટા m બાય 2 માઇનસ KII ઇક્વલ ટુ 0 છે અને આ મને થીટા m નું મૂલ્ય મેળવવા માટે એક એક્સપ્રેશન આપે છે મારી પાસે ટેન થીટા m ડિવાઇડેડ બાય 2 ઇક્વલ ટુ 1 બાય 4 KII બાય KII પ્લસ અથવા માઇનસ 1 બાય 4 સ્ક્વેરરુટ ઓફ KI બાય KII હૉલ સ્ક્વેર પ્લસ 8 છે ક્રેક અસ્થિરતા માટેની સ્થિતિ તેથી આપેલ સમસ્યામાં જો વ્યક્તિગત સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર્સ જાણીતા હોય તો MTS માપદંડ તમને સંભવિત ક્રેક ગ્રોથ એંગલની ગણતરી કેવી રીતે કરવી તે પૂરું પાડે છે બીજો સવાલ એ છે કે ફ્રેક્ચર ક્યારે થશે કારણ કે મારે એ જાણવું જરૂરી છે કે ફ્રેક્ચરની શરૂઆત કેવી રીતે શોધવી તેથી તે તમારા એક્સપ્રેશનમાં સિગ્મા થીટા થીટા થીટા ઇક્વલ ટુ થીટા m ની જગ્યાએ મૂકવાથી આવે છે પ્યોર મોડ I કેસ માટે થીટા m ઇક્વલ ટુ 0 અને KI ઇક્વલ ટુ KIC છે આથી આપેલ સમસ્યામાં જ્યારે આ જથ્થો કે જે KI કોસ ક્યુબ થીટા m ને 2 માઇનસ 3 KII cos સ્ક્વેર થીટા m ડિવાઇડેડ બાય 2 માઇનસ 3 KII કોસ સ્ક્વેર થીટા m બાય 2 ઇનટુ સાઇન થીટા m બાય 2 છે ત્યારે તે મોડ I માં ફ્રેક્ચરની મજબૂતી સુધી પહોંચે છે ત્યારે ફ્રેક્ચર થાય છે શું તમને સરળ એનાલિસીસના કિસ્સામાં મિશ્રિત મોડ લોડિંગ વચ્ચે સમાનતા જોવા મળે છે ધારો કે મેં લોડિંગની પરિસ્થિતિ સ્ટ્રેસીસ ટોર્શન અને તે કર્વને સંયોજિત કર્યું છે તો તમે સિદ્ધાંત સ્ટ્રેસીસના કન્સેપ્ટ્ ઉપર જાઓ છો અને તમે તેમને ટ્રેસ્કા અથવા વોન મિસેસ ઉપજના માપદંડમાં યોગ્ય ફેશનમાં જોડો છો અને એક સરળ સ્ટ્રેસીસ પરીક્ષણમાં શું થાય છે તેની તપાસ કરો અને નિષ્ફળતાનું મૂલ્ય શોધો અને પછી પરંપરાગત એનાલિસીસમાં ઉપજ થશે કે નહીં તેનું મૂલ્યાંકન કરો આવો જ વિચાર અહીં પણ વિસ્તૃત કરવામાં આવ્યો છે આપેલ સમસ્યા માટે તમારે KI અને KII શોધવાનું છે પરંતુ KIC માટે ફ્રેક્ચર હાર્ડનિંગ કે જે મોડ I લોડિંગ છે તે લેવામાં આવે છે તેથી આ ક્લાસમાં આપણે જે જોયું હતું તે J અને CTOD વચ્ચેના ઇન્ટરલેશનશીપને જોયો છે ડેરિવેશનની કેટલીક વિગતો આપણે જોઈ છે પછી આપણે COD ડિઝાઇન કર્વ તરફ જોયું મેં કહ્યું કે તે સંપૂર્ણ રીતે એમ્પિરિકલ સંબંધ ઉપર આધારિત છે પછી આપણે આગળ વધ્યા ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર એનાલિસીસમાં નિષ્ફળતાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તેમાં આપણે FAD ના મૂળાંકો નિષ્ફળતાના મૂલ્યાંકન આકૃતિઓ જોઈ છે પછી આપણે મિક્સ મોડ ફ્રેક્ચર તરફ આગળ વધ્યા આપણે જોયું છે કે સ્વયં સમાન ક્રેક વૃદ્ધિ શું છે અને મોડ III ની પરિસ્થિતિ હેઠળ ક્રેક કેવી રીતે વધે છે પછી આપણે બે સિદ્ધાંતો તરફ જોયું એક એનર્જી સંતુલનના માપદંડ ઉપર આધારિત છે બીજું મહત્તમ સ્પર્શકીય સ્ટ્રેસના માપદંડ ઉપર આધારિત છે હવે પછીના ક્લાસમાં આપણે બીજી થિયરી તરફ ધ્યાન આપીશું